નમસ્તે આજે હું તરંગી જોડાણો વિશે ચર્ચા કરીશ જ્યાં લોડ જોઇન્ટના પ્લેનમાં પડેલો હોય અને વેલ્ડ કનેક્શનનો ઉપયોગ થાય અહીં મૂળભૂત રીતે ફીલેટ વેલ્ડ નો ઉપયોગ જોડાણો માટે કરવામાં આવશે હવે જો લોડ પ્લેનમાં પડેલો હોય તો વેલ્ડ માં બે પ્રકારના બળ એટલે તણાવ ચિત્રમાં આવશે એક બળ એટલે કે ડાયરેક્ટ બળ ને કારણે જે શીયર હશે શીયર તણાવ ચિત્રમાં આવશે બીજું એક તરંગીતાને કારણે આવશે અને તણાવ મોમેન્ટને કારણે આવશે તેથી આપણે પ્રત્યક્ષ બળ અને મોમેન્ટના કારણે તણાવની ગણતરી કરવી પડશે અને પછી આપણે તેના સમકક્ષ દળો એટલે કે પરિણામી દળો શોધવા પડશે અને તે પરિણામી દળો વેલ્ડ તાકાત કરતાં ઓછા હોવા જોઈએ જો પરિણામી દળો પરિણામી તણાવ અને વેલ્ડની તાકાત કરતાં ઓછું હોય તો આપણી ડિઝાઈન બરાબર છે એટલે કે આપણે જે પણ ડિઝાઈન કરી છે તે બરાબર છે અન્યથા આપણે વેલ્ડના કદ અથવા વેલ્ડના કદની લંબાઈમાં વધારો કરવો પડશે અથવા ઓરિએન્ટેશન એટલે વેલ્ડની લંબાઈ અને પહોળાઈ બદલવી પડશે અને પછી ફરીથી આપણે તેને ડિઝાઈન કરવું પડશે તો આ ચિત્રમાં આપણે જોઈશું કે જો મૂળભૂત રીતે P બળ હશે તો અહીં મોમેન્ટ P ગુણ્યા e તરીકે આવશે અને P એક તરંગી બળ તરીકે અહીં કાર્ય કરશે હવે તેના કારણે વેલ્ડ પર તણાવ પેદા થશે હવે જો વેલ્ડ આ રીતે જોડાયેલ હોય તો સમગ્ર આધારમાં જો તે જોડાયેલ હોય તો આપણે વેલ્ડ જૂથનું cg શોધવાનું છે એકવાર આપણે વેલ્ડ જૂથની cg શોધી કાઢીએ પછી આપણે શોધી શકીએ છીએ કે વેલ્ડના દરેક ભાગ પર કાર્ય કરતા બળનું દબાણ શું હશે ઉદાહરણ તરીકે આ બિંદુમાં તણાવ કાર્ય કરશે પ્રત્યક્ષ બળને કારણે એક તણાવ આ દિશામાં ઊભી રીતે નીચેની તરફ કામ કરશે બીજું cg થી આ બિંદુ સુધીના રેડિયલ અંતર માટે 90 ડિગ્રી હશે અને આપણે પરિણામી શોધવાનું છે હવે ફરીથી તે જ વસ્તુ અહીં બની શકે છે આપણે જોઈ શકીએ છીએ કે આ અહીં આવશે અને આ અહીં આવી શકે છે તેથી આપણે અહીં પરિણામ શોધવાનું છે પરંતુ આપણે જાણીએ છીએ કે આત્યંતિક બિંદુ મકાન તણાવ પર તણાવ વધુ વિકાસ કરશે તેથી આ બિંદુનું રેડિયલ અંતર અને આ બિંદુનું રેડિયલ અંતર જો સરખામણી કરીએ તો તે અહીં વધુ હશે એટલે કે નિર્ણાયક બિંદુ આ બિંદુ હશે એ જ રીતે નિર્ણાયક બિંદુ આ એક અને આ બિંદુ અને આ બિંદુ સમાન હશે કારણ કે આ અંતર અને આ અંતર સમાન છે તે આ દિશામાં સપ્રમાણ છે તેથી આ બે વચ્ચેનું રેડિયલ અંતર સમાન હશે બે દળો વચ્ચેનો ખૂણો સમાન હશે તેથી આ બિંદુ અને આ બિંદુ પર પરિણામી તણાવ સમાન હશે તેથી આ બે બિંદુઓમાંથી કોઈપણ સમયે જો આપણે ગણતરી કરીએ તો આપણે વિભાગના નિર્ણાયક તણાવને યોગ્ય રીતે શોધી શકીએ છીએ તેથી સમગ્ર વેલ્ડ લંબાઈની ગણતરીના સ્થાને વેલ્ડની વિવિધ સ્થિતિમાં ગણતરીના સ્થાને જો આપણે માત્ર એક બિંદુની ગણતરી કરીએ તો આપણે નિર્ણાયક તાકાત શોધી શકીએ છીએ તેથી નિર્ણાયક તાકાત ફક્ત આ બિંદુએ જ શોધી શકાય છે એટલે કે તેની સ્થિતિને કારણે ફક્ત આ બિંદુએ જ વિકસિત થશે હવે ચાલો વેલ્ડમાં ડાયરેક્ટ શીયર તણાવ શોધીએ તેથી વેલ્ડમાં ડાયરેક્ટ શીયર તણાવ આપણે આ સૂત્રમાંથી શોધી શકીએ છીએ કે Ps કહો કે જો હું આ કુલ બળ બનાવું તો તે P ભાગ્યા Lગુણ્યા t હશે ઉદાહરણ તરીકે કહો કે જો આપણે આ રેખાકૃતિ દોરીએ જે આપણે જોયું છે અને આ એક કોલમ છે જે વેલ્ડ દ્વારા જોડાયેલ છે આધાર P નો ભાર લઈ રહ્યું છે અને આ અંતર ધારો કે e1 કહો અને આ આપણી પાસે આ અંતર છે તેથી આપણે આ અંતરનો cg શોધી શકીએ અને પછી આપણે x અને cg e શોધી શકીએ તેથી આપણે અત્યારે આપણે વેલ્ડ જૂથના cg ને જાણીએ છે પરંતુ M ની કિંમત શું છે તે જાણતા નથી તેથી વેલ્ડ જો આ પરિઘ દ્વારા બનાવવામાં આવે તો અહીં કુલ લંબાઈ આ L L છે વેલ્ડની લંબાઈ છે જો આપણે આને x અને આને d તરીકે ગણીએ તો 2x d અને P એ વેલ્ડની થ્રોટની જાડાઈ છે તેથી પ્રત્યક્ષ બળને કારણે વેલ્ડમાં શીયર તણાવ P ભાગ્યા L ગુણ્યા t અને બેન્ડિંગને કારણે તણાવ હશે કારણ કે આપણે કહ્યું છે કે તરંગીતાને કારણે બેન્ડિંગ ચિત્રમાં આવશે મોમેન્ટ ચિત્રમાં આવશે તેથી બેન્ડિંગને કારણે તણાવ આવશે જો આપણે Pb લખીએ આ M ભાગ્યા Ip ગુણ્યા r થશે r એ રેડિયલ અંતર છે અને M એ મોમેન્ટ છે જેની ગણતરી P ગુણ્યા e જ્યાં સુધી આપણે વેલ્ડનું વિતરણ જાણતા નથી ત્યાં સુધી આપણે e નું મૂલ્ય શોધી શકતા નથી કારણ કે e આટલું વધારે નથી e એ ભાર અને વેલ્ડ જૂથ ના cg વચ્ચેનું અંતર છે તેથી આપણે વેલ્ડ જૂથનું cg શોધવાનું છે જો તમને વેલ્ડનું વિતરણ ખબર હોય તો જ તમે વેલ્ડ નું cg શોધી શકશો અન્યથા તમે વેલ્ડનું cg શોધી શકશો નહીં તેથી તણાવની ગણતરી કરતા પહેલા આપણે વેલ્ડનું ચોક્કસ વિતરણ પ્રદાન કરવું પડશે પછી આપણે વેલ્ડનું cg શોધી શકીએ છીએ પછી આપણે તે મોમેન્ટને કારણે કેટલો તણાવ આવી રહ્યો છે તે શોધી શકીએ છીએ તેથી અહીં Ip મૂળભૂત રીતે વેલ્ડની જડતાની ધ્રુવીય મોમેન્ટ છે અને તેની ગણતરી Ixx Iyy તરીકે કરી શકાય છે જેનો અર્થ થાય છે xxx વિશે જડતાની મોમેન્ટ અને yyy વિશેની જડતાની મોમેન્ટ તેથી જડતાના ધ્રુવીય મોમેન્ટ Ip ની ગણતરી કરી શકાય છે પછી પરિણામી તણાવ Pr ની ગણતરી વર્ગમૂળ માં Ps નો વર્ગ Pb નો વર્ગ 2PsPb cos થીટા થી કરી શકાય છે આપણે અગાઉ જોયું તેમ કહીએ કે જો આ વેલ્ડ કનેક્શન છે તો જો આ cg છે તો આ Ps છે અને આ Pb છે અને આ થીટા છે તેથી પરિણામી બળ Pr આ Pr પરિણામી બળ Pr છેની ગણતરી કરી શકાય છે વર્ગમૂળ માં Ps નો વર્ગ Pb નો વર્ગ 2PsPb cos થીટા જ્યાં થીટા આ બે દળો વચ્ચેનો ખૂણો છે અને જટિલ સ્થિતિ માટે વિકસિત તણાવ વેલ્ડમાં અનુમતિપાત્ર તણાવ કરતા ઓછો હોવો જોઈએ જ્યારે આપણે ગણતરી કરવા જઈએ છીએ ત્યારે આપણે જોવું પડશે કે Pr મૂલ્ય સામગ્રીની અનુમતિપાત્ર વેલ્ડ તાકાત કરતાં ઓછું છે તેથી જો આ Pr મૂલ્ય વેલ્ડની મજબૂતાઈ કરતા ઓછું ન હોય તો આપણે ડિઝાઇન માપદંડ બદલવો પડશે ડિઝાઇન માપદંડમાં ફેરફારનો અર્થ એ છે કે કાં તો આપણે વેલ્ડની લંબાઈ વધારવી પડશે અથવા તો આપણે વેલ્ડની જાડાઈ વધારવી પડશે એટલે કે વેલ્ડનું કદ આ બેમાંથી એક આપણે કરવું પડશે પછી ફરીથી આપણે તપાસવું પડશે તેથી આ સિદ્ધાંત સાથે આપણે એક ઉદાહરણ જોઈએ આધાર 50 કિલો ન્યૂટનના ભારને આધિન છે અને વેલ્ડીંગ દ્વારા સ્ટેન્ચિયન સાથે જોડાયેલ છે તો આ એક કોલમ છે અને તે આધાર સાથે જોડાયેલ છે અને તેમાં 50 કિલો ન્યૂટનનો લોડ છે અને વેલ્ડ ડિસ્ટ્રિબ્યુશન આપવામાં આવ્યું છે તો આ વિતરણ છે આ ભાગ વેલ્ડેડ છે હવે આ અંતર જાણીતું છે તે 150 મીમી છે અને આ 100 મીમી છે અને આ લંબાઈ 200 મીમી છે આ 150 મીમી છે અને ચાલો બિંદુ A B C અને D બનાવીએ હવે મેં શરૂઆતમાં કહ્યું તેમ આપણે વેલ્ડ જૂથના cg ને શોધવાનું છે તો cg કેવી રીતે શોધી શકાય ઊભી દિશાઓ સાથે cg હશે જો આ અંતર 100 હશે કારણ કે આ સપ્રમાણ છે પણ સાથે ધારો કે આ y છે પણ આ દિશામાં x આપણે શોધવાનું છે તેથી તે શોધી શકાય છે જો આપણે આ દિશામાં એક મોમેન્ટ લઈએ એટલે આ રેખા BC સાથે જો આપણે મોમેન્ટ લઈએ તો કુલ ક્ષેત્રફળ 2 ગુણ્યા 100 ગુણ્યા t 2 ગુણ્યા 200 ગુણ્યા t આ વેલ્ડનું કુલ ક્ષેત્રફળ ગુણ્યા x એ 2 ગુણ્યા 100t ગુણ્યા 50 જેટલું હશે તો આમાંથી હું x ની કિંમત શોધી શકું છું અને તે 25 મીમી આવે છે તેનો અર્થ એ છે કે BC સાથે મોમેન્ટ લીધા પછી આપણે x નું મૂલ્ય શોધી શકીએ છીએ તેથી હવે આપણે તરંગીતા શોધી શકીએ છીએ તરંગીતા કેટલી હશે તે 150 100 25 હશે એટલે કે તે 225 મીમી હશે બરાબર હવે આપણે Ixx ની કિંમત શોધવાની છે તેથી Ixx ની કિંમત આપણે શોધી શકીએ છીએ કે તે 1 ભાગ્યા 12 ગુણ્યા t ગુણ્યા 200 છે BC ભાગ માટે આ Ixx 2 ગુણ્યા 1 ભાગ્યા 12 ગુણ્યા માફ કરશો 2 ગુણ્યા 100t ગુણ્યા 100 નો વર્ગ આ ભાગ માટે છે Ixx આ વિસ્તારનો 100t ગુણ્યા 100 નો વર્ગ છે કારણ કે આ 100 છે આ 100 Ar નો વર્ગ છે આપણે તેની પોતાની ધરી વિશે x અક્ષ વિશે ની મોમેન્ટને અવગણીએ છીએ કારણ કે તે ઘણું ઓછું હશે એટલે કે t ખૂબ ઓછું છે વેલ્ડની જાડાઈ ઘણી ઓછી છે તેથી 1 ભાગ્યા 12 ગુણ્યા t નો ઘન ગુણ્યા 100 ઘણી ઓછી હશે તેથી જ આપણે તે મૂલ્યને અવગણીએ છીએ તેથી આપણે બીજું બિંદુ 67 ગુણ્યા 10 ની 6 ઘાત t મિલીમીટર ગુણ્યા y તરીકે મૂલ્ય શોધી શકીએ છીએ તો એ જ રીતે Iyy મૂલ્ય આપણે શોધી શકીએ છીએ Iyy મૂલ્ય 200t ગુણ્યા 25 નો વર્ગ હશે એટલે આ ભાગ માટે Ar નો વર્ગ જમણી બાજુ 2 ગુણ્યા આડો ભાગ 1 ભાગ્યા 12 ગુણ્યા t ગુણ્યા 100 નો ઘન અને પછી તેને તેના cg માં લાવવા માટે 2 ગુણ્યા 100t ગુણ્યા 50 માઈનસ 25 નો વર્ગ તો Iyy આપણે 4 પોઈન્ટ 17 ગુણ્યા 10 ની 5 ઘાત t મેળવી રહ્યા છીએ તેથી Ixx અને Iyy આપણે શોધી શકીએ છીએ હવે આપણે જડતાના ધ્રુવીય વેગને શોધી શકીએ છીએ જડતાની ધ્રુવીય મોમેન્ટ Ixx Iyy સિવાય બીજું કંઈ નથી તેથી જો આપણે આ મૂલ્ય 2 67 ગુણ્યા 10 ની 6 ઘાત 4 17 ગુણ્યા 10 ની 5 ઘાત t મૂકીએ તેથી આ 30 87 ગુણ્યા 10 ની 5 ઘાત t થશે તેથી જડતાની ધ્રુવીય મોમેન્ટ આપણે શોધી શકીએ છીએ કે વેલ્ડનું કુલ ક્ષેત્રફળ 2 ગુણ્યા 100 200 ગુણ્યા t 2 ગુણ્યા 100 t હશે તેથી આ 400t અને મહત્તમ રેડિયલ અંતર હશે મહત્તમ રેડિયલ અંતર આપણે શોધી શકીએ છીએ આ મહત્તમ રેડિયલ અંતર હશે તેથી આ r આપણે શોધવાનું છે આ r આનું વર્ગમૂળ હશે આ અંતર કેટલું છે આ 100 છે અને આ 75 છે આ 25 બરાબર છે તેથી r આપણે 100 વર્ગ 75 વર્ગના વર્ગમૂળ તરીકે શોધી શકીએ છીએ જેથી આપણે 125 મીમી બરાબર શોધી શકીએ તો હવે એક વાર આપણે r શોધીએ તો આપણે Pv વેલ્યુ શોધી શકીએ છીએ બેન્ડિંગને કારણે મહત્તમ શીયર મેળવવા માટે સૌપ્રથમ આપણે મોમેન્ટ શોધી કાઢવી પડશે મોમેન્ટ P ગુણ્યા e હશે અહીં P 50 કિલો ન્યૂટન અને e 225 મિલીમીટર છે એટલે કે 11 25 કિલો ન્યૂટન મીટર મળ્યું તેથી મહત્તમ શીયર સ્ટ્રેસ બેન્ડિંગને કારણે આપણે શોધી શકીએ છીએ કે જે Pb હશે Pb એ M ભાગ્યા Ip ગુણ્યા r હશે તેથી જો આપણે M ની આ કિંમત મૂકીએ તો આ ન્યૂટન મિલીમીટર છે Ip 30 87 ગુણ્યા 10 ની 5 ઘાત t ગુણ્યા r એ 125 છે તેથી બેન્ડિંગને કારણે મહત્તમ રેડિયલ અંતર મહત્તમ તાણ વિકસાવવામાં આવશે જેથી જો આપણે ગણતરી કરીએ તો 455 54 ભાગ્યા t વડે શોધી શકીએ તેથી 455 54 ભાગ્યા t એ બેન્ડિંગને કારણે મહત્તમ શીયર સ્ટ્રેસ હશે એ જ રીતે હું ડાયરેક્ટ શીયર સ્ટ્રેસ શોધી શકું છું ડાયરેક્ટ શીયર સ્ટ્રેસ કેટલું હશે તે Ps હશે Ps એ P ભાગ્યા a એટલે કે 50 ગુણ્યા 10 નો ઘન આ લોડ ભાગ્યા વિસ્તાર એ 400t છે વેલ્ડનું કુલ ક્ષેત્રફળ 400t છે તો આ 455 થશે માફ કરશો 125 ભાગ્યા t અને અહીં cos થીટા થશે 75 ભાગ્યા 125 cos થીટા કારણ કે જો આપણે અંતર જોઈએ તો આ થીટા છે તેથી cos થીટા હશે આ 125 છે અને આ 75 છે તેથી આ 0 6 તરીકે શોધી શકાય છે તેથી પરિણામી તણાવ Pr હું શોધી શકું છું કે તે Pb વર્ગ Pr વર્ગ 2 PbPr cos થીટા હશે જો આપણે આ મૂલ્ય મૂકીએ તો આ 455 54 ભાગ્યા t વર્ગ 125 ભાગ્યા t વર્ગ 2 ગુણ્યા 455 54 ભાગ્યા t ગુણ્યા 125 ભાગ્યા t ગુણ્યા cos થીટા એ 0 6 જોઈ શકીએ છીએ તેથી આ 539 88 ભાગ્યા t થશે તેથી આ આત્યંતિક બિંદુએ Pr પરિણામી તણાવ 539 88 ભાગ્યા t ન્યૂટન પ્રતિ મિલીમીટર વર્ગ હશે હવે આ પરિણામી તણાવ વેલ્ડની તાકાત કરતા ઓછો હોવો જોઈએ હવે હું વેલ્ડની મજબૂતાઈ શોધી શકું છું વેલ્ડની મજબૂતાઈ વેલ્ડ સામગ્રી પર આધાર રાખે છે અને તે સોફ્ટ વેલ્ડ છે કે બાજુ પર છે તેના આધારે ગામા mw ની ગણતરી કરી શકાય છે તેથી જો આપણે સોફ્ટ ધારીએ તો વેલ્ડની મજબૂતાઈ આપણે fu ભાગ્યા વર્ગમૂળ 3 ગુણ્યા ગામા mw દ્વારા શોધી શકીએ છીએ જો આપણે મૂલ્ય મૂકીએ તો તે વર્ગમૂળ 3 ગુણ્યા 1 25 હશે જેથી તે 189 37 Mpv બની રહ્યું છે તેનો અર્થ એ કે 539 88 ભાગ્યા t એ 189 37 બરાબર છે તો આમાંથી હું શોધી શકું છું કે t બરાબર 539 88 ભાગ્યા 189 37 બરાબર 2 85 મિલીમીટર છે તેથી વેલ્ડનું કદ હવે હું શોધી શકું છું આ t એટલે થ્રોટની જાડાઈ છે તેથી વેલ્ડનું કદ S બરાબર t ભાગ્યા 0 707 એટલે કે 2 85 ભાગ્યા 0 707 એટલે કે 4 03 આવે છે તેનો અર્થ એ કે આપણે વેલ્ડનું કદ 5 મિલીમીટર બરાબર આપવું પડશે તેથી ગણતરી પરથી આપણે જોઈ શકીએ છીએ કે વેલ્ડનું કદ 5 મીમી આવે છે હવે ન્યૂનતમ અને મહત્તમ માપદંડોમાંથી અર્થ એ છે કે વેલ્ડનું લઘુત્તમ કદ કેટલું હોવું જોઈએ તે કોડલ પરવાનગીમાંથી આપણે શોધવાનું છે અને પછી આપણે જોવું પડશે કે તે ઓળંગી રહ્યું છે કે નહીં જો તે ન્યૂનતમ કરતા ઓછું હોય તો આપણે ન્યૂનતમ પ્રદાન કરવું પડશે અન્યથા આ આપણે પ્રદાન કરી શકીએ છીએ તેથી આ કેસ માટે લઘુત્તમ જાડાઈ 3 મીમી હશે તેથી આપણે 5 મીમી જાડાઈ વેલ્ડના કદનું કદ 5 મીમી તરીકે આપી શકીએ છીએ આ ઉદાહરણમાં ધારો કે જો વેલ્ડનું કદ આપવામાં આવ્યું છે અને વિતરણ આપવામાં આવ્યું છે તો આપણે એ પણ શોધી શકીએ છીએ કે વેલ્ડ જોઈન્ટની લોડ વહન ક્ષમતા કેટલી હશે આપણે જે રિવર્સ રીતે કરવાનું છે તેનો અર્થ એ છે કે પહેલા આપણે વેલ્ડની મજબૂતાઈ શોધવાની છે પછી વેલ્ડની સાઈઝ પ્રમાણે આપણે Ps અને Pb શું છે તે શોધી શકીશું પછી તેમાંથી આપણે ઉલટી રીતે ચોક્કસ અંતર P પર કામ કરતા ભારને શોધી શકે છે તે પણ આપણે શોધી શકીએ છીએ તેથી કોઈપણ રીતે આપણે શોધી શકીએ છીએ તો વેલ્ડ જોઈન્ટ જ્યારે લોડ જોઈન્ટના પ્લેનમાં પડેલો હોય ત્યારે જોઈન્ટ કેવી રીતે ડિઝાઈન કરવું તે અંગે આજે ચર્ચા કરવામાં આવી છે આગળના વર્ગમાં આપણે ત્યાં જોઈન્ટના પ્લેન પર લંબરૂપ રીતે કામ કરતા લોડ વિશે ચર્ચા કરીશું આપણે તણાવ કેવી રીતે વિકસિત થાય છે તેની ચર્ચા કરીશું અને પછી આપણે જોઈશું કે પરિણામી તણાવ કેવી રીતે શોધી શકાય અને કોઈ ચોક્કસ સાંધાની રચના કેવી રીતે કરવી